તેથી ચાલો હવે આપણે ગૌસ સીડેલ પદ્ધતિ પર એક ઉદાહરણ જોઈએ તેથી હવે આપણે વર્ગખંડના ઉદાહરણ ની વાત કરીશું આપણે મોટી સમસ્યાને ધ્યાનમાં લઈ શકીએ નહીં તેના માટે તમને કમ્પ્યુટરની જરૂર છે તેથી અમે ત્રણ બસ પાવર સિસ્ટમ લીધી છે બસ 1 એ એક સ્લેક બસ છે અને બસ 2 અને 3 તે PQ તરીકે ગણેલ છે અને આ બાબતોના સચોટ ઉકેલો માટે વધુ સંખ્યામાં પુનરાવર્તનો લેવા પડે પરંતુ આપણે ફક્ત બે પુનરાવર્તનો કરીશું જેથી વસ્તુઓ સ્પષ્ટ થઈ જશે જ્યા આ બંને બસ PQ પ્રકારનાં છે અને બીજું ઉદાહરણ ગૌસ સીડલ PV બસ માટે છે તેથી ગૌસ સીડેલ પદ્ધતિનો ઉપયોગ કરી આપણે સૌ પ્રથમ બસ બે અને ત્રણ ના જમણા વોલ્ટેજના મૂલ્યો શોધવાના છે અને બીજું એ કે આપણે સ્લેક બસના વાસ્તવિક અને રિએક્ટિવ પાવર શોધવાના છે એ પણ બીજા પુનરાવર્તન પછી જ તેના માટે ડેટા આપવામાં આવશે અને તમારે ભાગ સી મા બીજા પુનરાવર્તન પછીના લાઇન ફ્લો અને લાઇન લોસને શોધવાના છે તેમા લાઈન ચાર્જિંગ એડમિટ્ન્સને ધ્યાનમાં લેવાનું નથી સ્લાઇડ મા દર્શાવ્યા પ્રમાણે ડેટા આપવામાં આવે છે જ્યા બેઝ એમવીએ 100 છે આ કિસ્સામાં ત્રણ બસ છે બસ 1 એ એક સ્લેક બસ છે અને સ્લેક બસના વોલ્ટેજ 1 05 j0 ધ્યાનમાં લો જે નિશ્ચિત છે અને બસ 2 અને બસ 3 માટેના પ્રારંભિક મૂલ્યોના વોલ્ટેજ તમે 1 j0 1 j 0 ધ્યાનમાં લો તેમ છતાં સિદ્ધાંતના વિકાસ સમયે અમે કહ્યું છે કે ફ્લેટ વોલ્ટેજ પ્રારંભ મા વધુ સારું છે તેનો અર્થ છે કે જો તે 1 05 છે તો અન્ય બે પ્રારંભિક મૂલ્ય 1 05 j 0 હોવા જોઈએ પરંતુ અહીં આપણી પાસે પ્રારંભિક મૂલ્યો 1 j 0 અને 1 j 0 છે અથવા લીધેલ છે અને બસ 1 એ સ્લેક બસ છે તેથી કોઈ પેરામીટર જનરેશન કે કોઈ લોડ ન હોવો જોઈએ પણ જો સ્લેક બસ પર જો થોડો લોડ હોય તો ત્યાં તે ખરેખર ડમી લોડ છે અને તમને પુનરાવર્તિત પ્રક્રિયા દરમિયાન તેની કંઈપણ જરૂર નથી પરંતુ જો લોડ સ્લેક બસ પર હોય તો તમે તે ધ્યાનમાં લેશો નહીં તે તમારી પુનરાવર્તિત પ્રક્રિયામાં ક્યારેય ગણવામા આવશે નહીં જ્યારે બસ PG1 અને QG1 વાસ્તવિક અને રીઍક્ટીવ પાવર છે જો તમને સ્લેક બસ પર કોઈ પાવર મળતો હોય તો તે તો આ તમારી પુનરાવર્તિત પ્રક્રિયા માટે તમારા ડમી પરિમાણો તરીકે કાર્ય કરશે સાથે જે તમને બસ PG1 અને QG1 પર વાસ્તવિક અને રીઍક્ટીવ પાવર મળ્યો તે પણ તમારે મેળવવો પડશે પાછળથી હું તમને આ વાત બરાબર કહીશ બસ 2 પર લોડ 50 મેગાટ 30 મેગાવોટ બેઝ એમવીએ 100 અને લોડ પણ 305 6 મેગાવોટ 140 2 મેગાવોટ આપવામાં આવેલ છે અને બસ 3 પર ત્યાં કોઈ જનરેટર જોડાયેલ નથી તેથી જનરેશન 0 પરંતુ લોડ 138 6 અને મેગાવાટ અને 45 2 મેગાવાટ આપેલ છે અને લાઇન અવરોધો પણ આપવામાં આવેલ છે તે 1 2 1 3 અને 2 3 છે જે બધા એકમ મૂલ્યમાં આપવામાં આવે છે તેથી ઇમ્પીડન્સ પણ એકમ યુનિટ મૂલ્યમાં છે અહીયા વોલ્ટેજ પણ પ્રતિ યુનિટ મૂલ્યોમાં હોય છે પરંતુ જનરેશન એ વાસ્તવિક યુનિટ મેગાવાટ અને મેગાવોલ્ટએમ્પીયર માં આપવામાં આવેલ છે તેથી તમારે આ બધી વસ્તુને 100 દ્વારા વિભાજીત કરવી પડશે કારણ કે બેઝ આધાર 100 આપેલ છે કે જેથી તે એકમ દીઠ યુનિટ મા રૂપાંતરિત થઈ શકે તેથી આ કિસ્સામાં તમારું પગલું 1 પ્રારંભિક ગણતરી માટે તમારે પહેલા તમારી દરેક લોડ ને એકમ દીઠ મૂલ્યોમાં રૂપાંતરિત કરવા પડશે હવે બસ 2 પર લોડ છે તે PL2 તેથી યુનિટ દીઠ 3 056 એ જ રીતે QL2 142 402 પ્રતિ યુનિટ તેવી જ રીતે PL3138 6100 1 386 પ્રતિ યુનિટ અને QL3 45 2100 0 452 પ્રતિ યુનિટ મળશે હવે તમામ વેલ્યુ એકમ મૂલ્યોમાં રૂપાંતરિત થઇ ગયેલ છે બસ 2 પર 250 મેગાવોટ યુનિટ દીઠ 501000 5 અને Qg2 30100 તેથી યુનિટ દીઠ 0 તેથી આ બધી વસ્તુઓ હવે આપવામાં આવેલ છે હવે બસ 2 અને બસ 3 પર નેટ ઇન્જેક્ટેડ પાવરની ગણતરી કરો તો ચોખ્ખા ઇન્જેક્ટેડ પાવરનો અર્થ એ છે કે જે ની અહીયા હું સામાન્ય રીતે વાત કરી રહ્યો છું તેથી આ બસ i છે અને તમારી પાસે લોડ PLi jQLi બસ i માટે છે અને જનરેશન બસ માટે તમારી પાસે Pgi jQqi છે આ કિસ્સામાં Pi અને Qi ચોખ્ખી ઇન્જેક્ટેડ પાવર હશે Pi Pgi PLi અને Qi Qgi QLi કારણ કે Pgi jQqiપાવર લોડ માં ઇન્જેક્શન થઈ રહી છે જ્યારે PLi jQLi તેમાંથી બહાર જાય છે તેથી ચોખ્ખું ઇન્જેક્ટેડ પાવર Pi અને Qi હશે તેથી તમારું બસ P2 કે જે બસ 2 પર છે મેં તમને કહ્યું તેમ PiPgi PLi તેથી P2Pg2 PL2 0 5 3 તેથી તે એકમ દીઠ 2 556 થશે એવી જ રીતે Q2Qg2 QL2 0 3 1 402 1 102 એકમ યુનિટ અને P3Pg 3 PL3 પરંતુ બસ ત્રણ પાસે કોઈ જનરેશન નથી એટલે Pg3 અને Qg3 શૂન્ય થશે તેથી તે 0 1 386 તેથી એકમ દીઠ 1 અને Q3Qg3 QL3 તેથી 0 0 452 એટલે કે 0 452 એકમ આ રીતે તમે કન્વર્ટ કરો છો તમારુ પ્રથમ પગલું હવે બીજું પગલું એ છે કે તમારું Y બસ મેટ્રિક્સ બરાબર બનાવવું તેથી બધા Zi કિંમતો Zik મૂલ્યો આપવામાં આવેલ છે તેથી પ્રથમ તમે Y12 Y21 1 Z12 તેથી આ મૂલ્ય 0 04 આપવામાં આવ્યું છે જેથી 10 j20 યોગ્ય છે તેવી જ રીતે Y13 Y31 1 Z13 1 0 01 j0 03 જે 10 j30 મળે એ જ રીતે Y23 Y32 જે 1 Z23 છે જે 1 0 0125 j0 025 થાય જે આપણ ને 16 j32 મળશે જુદા જુદા લાઇન એડમિટન્સ માતે નાના વાય અક્ષરો અને મોટા વાય અક્ષરો વાપર્યા છે તેની વચ્ચે મૂંઝાશો નહીં જ્યારે મોટા વાય અક્ષરો વાપર્યા છે ત્યારે મેં તમને બતાવ્યું કે તમારું વાય મેટ્રિક્સ છે બરાબર અને નાના વાય અક્ષરો ફક્ત એડમિટન્સ માટે છે હવે શા માટે ચાર્જિંગ એડમિટન્સ ની અવગણના કરવામાં આવે છે તેથી Y11y12y13y10 મારું કહેવું છે એડમિટન્સ ચાર્જ કરવું એટલે મારો મતલબ કે જો તમને Y11 મળે તેથી તે y12y13y10 હશે પરંતુ અહીયા ચાર્જિંગ એડમિટન્સ અવગણવામાં આવશે તેથી y10 0 છે તેથી Y11 y12 y13 છે 20 j50 એ જ રીતે Y22y21y23 કોઈ ચાર્જિંગ એડમિટન્સ છે નહીં કારણ કે અમે તે ધ્યાનમાં લીધું નથી તેથી y12 y21 તેથીY22y12y23 તેથી જો તમે તેનો સરવાળો કરો છો તો Y2226 j52 મળે બરાબર આગળ તમારું Y33y13y31 છે તમે તેનો સરવાળો કરો તો 26 j62 મળશે હવે અહીંથી આ કેપિટલ Y11 તે યોગ્ય રીતે આવી રહયુ છે Y11 નું મેગનીટયુડ 53 85 અને એંગલ માઇનસ 68 2 ડિગ્રી હશે તેવી જ રીતે Y22 નું મેગનીટયુડ 58 13 અને એંગલ માઇનસ 63 4 ડિગ્રી હશે અને તે જ રીતે Y33 નું મેગનીટયુડ 67 23 અને એંગલ માઇનસ 67 2 ડિગ્રી હશે તેથી વાય મેટ્રિક્સના આ તમામ ત્રાંસા તત્વોએ તેને Y11 Y22 Y33 બનાવ્યા આગળ ત્રાંસા તત્વો Y12 y12 તો આ બરાબર 22 36 એંગલ 116 6 ડિગ્રી થાય બરાબર છે તેવી જ રીતે Y12Y21 મેટ્રિક્સ તરીકે સપ્રમાણ છે તેથી Y13Y31 y13 તેનો એંગલ 31 62 અને ડિગ્રી 108 4 થાય અને Y23Y32 y23 તેથી તેનો એંગલ 35 77 એંગલ અને ડિગ્રી 116 6 થઈ જશે તેથી તેની સાથે તમે Y બસ મેટ્રિક્સ y11 y12 y13 બનાવો તેથી Y બસ મેટ્રિક્સ બરાબર રચાય છે તેથી આ પગલું 3 પુનરાવર્તિત ગણતરી સાચી છે તેથી તે કિસ્સામાં તમારે પ્રથમ ગૌસ સીડેલ પદ્ધતિ માટેના ત્રણેય સમીકરણો લખવા પડશે આપણે ગૌસ સીડેલ પદ્ધતિ માટેનું સમીકરણ જોયું છે તો આ બધી બાબતો સામાન્ય રીતે આપવામાં આવી છે બરાબર છે તેથી બસ 2 માટે અહીં V2p1 જેની આપણે પહેલેથી જ ચર્ચા કરેલી છે ચાલો મને અહીંથી પહેલેથી જ શોધી કાઢેલી આપણી આ બધી બાબતો પર ચર્ચા કરવા દો ઉદાહરણ તરીકે ચાર બસ સિસ્ટમ માટે આપણે પહેલેથી જ આ બધી બાબતોની ચર્ચા કરી છે પરંતુ આ કિસ્સામાં આપણે ફક્ત ત્રણ બસની સમસ્યા ધ્યાનમાં લીધી છે તેથી તમારી પાસે ફક્ત બે સમીકરણ છે કારણ કે બસ 1 એ એક સ્લેક બસ છે તો V2p1 મા P એ ઇટરેશન કાઉન્ટ છે જે નીચે મુજબ છે V2p11Y22P2 jQ2V2p Y21V1 Y23V3 Y24V4p સમીકરણ અને કેમ કે V1 એ સ્લેક બસ છે તેથી કૃપા કરીને અહીં કોઈ પુનરાવર્તન ગણતરી ન મૂકો કારણ કે આ V1 એ એક સ્લેક બસ છે અને વોલ્ટેજ 1 05 j0 છે તેથી તે અવરોધ બરાબર રહેશે અને તમારા આ બધા બસો ફક્ત PQ બસો છે YY2Y21 અને આ રીતે એડમિનિસ્ટ્રેશન મેટ્રિક્સ છે તેથી આ અચલ રહેશે અને P2 અને Q2 પણ પુનરાવર્તિત પ્રક્રિયા દરમ્યાન અચલ રહેશે તેથી અહીં ફક્ત ચલ તમારો V2 એટલે કે મેગનીટયુડ એંગલ છે તો આ બંને સમીકરણો યોગ્ય છે કારણ કે આ એક જટિલ સમીકરણ છે આ જટિલ વોલ્ટેજ છે તેથી આ સામાન્ય રીતે આપણે 1Y22 લખીએ છીએ પછી V2 માટે એ જ રીતે તમે બસ 3 માટે લખી શકો છો V3p11Y33P3 jQ3V3p Y31V1 Y32V2p1 તેથી P ને બદલે તમે એ લખો કે જે થી તમને તાત્કાલિક મૂલ્યો પ્રાપ્ત થાય તે તેથી પ્રથમ ગણતરી V2 માટે કરવા મા આવશે કે જે V2p1 છે તેથી તમે V2p લેવાને બદલે તમે V2p1 લો છો કે જે રૂપાંતરની પ્રક્રિયા વધુ ઝડપી કરશે અને પુનરાવર્તનની સંખ્યા ઓછી જોઇશે તો આ બંને સમીકરણો મળ્યાં ખરું V3p11Y33P3 jQ3V3p Y31V1 Y32V2 Y34V4p હવે સ્લેક બસ પર વોલ્ટેજ V1 આપવામાં આવેલ છે જે 1 05 j0 છે આ પ્રારંભિક મૂલ્યના તે બધા ડેટા છે કે જેણે પ્રારંભિક મૂલ્યો 1 j0 આપ્યા છે તો V21j0 જે પ્રારંભિક મૂલ્યો છે અને V31j0 આ પ્રારંભિક મૂલ્યો છે હવે તે શું કરશે કે V3 અને V2 સિવાય અહીંનાં બંને સમીકરણો મારી પાસે V3 અને V2 છે તે બધા પુનરાવર્તિત પ્રક્રિયા દરમિયાન અચલ છે તો આપણે ઉદાહરણ તરીકે ગણતરી કરીશું હું જે સમીકરણ લખી રહ્યો છું તે છે V2p1 ના ગુણ્યા1Y22 1V2p Y21Y22V1 Y23Y22V3p કારણ કે શબ્દP2 jQ2Y22પુનરાવર્તિત પ્રક્રિયા દરમ્યાન ખરેખર અચલછે Y21Y22 પુનરાવર્તિત પ્રક્રિયા દરમ્યાન પણ અચલ છે અને Y23Y22 પ્રક્રિયા દરમ્યાન પણ શબ્દ અચલ રહે છે તેનો અર્થ એ કે જો તમે આ પદની ગણતરી કરો અને તેને સમીકરણમાં મૂકશો તો આ શરતોને ફરીથી અને ફરીથી યોગ્ય ગણવાની જરૂર નથી V2p1P2 jQ2Y221V2p Y21Y22V1 Y23Y22V3p તેથી તમારી ગણતરીમાં પ્રથમ તમે ગણતરી કરો છો P2 jQ2Y22 અને Y21Y22 અને Y23Y22 તેથી તમારી આ બાબતો P2 jQ2Y22 P2 અને Q2 ની પહેલા જ આપણને યુનિટ વેલ્યુ મળી છે તેથી આ 2 556 j1 102 અને છે Y22 પણ આપણી પાસે 58 13 એંગલ 63 તેથી આ ખરેખર 0 0478 એંગલ 220 1 ડિગ્રી આવશે એ જ રીતે આગળ મેં તમને કહ્યું છે Y21Y22 થી મારો મતલબ એ છે કે આપણે આ બધી વસ્તુઓની ગણતરી કરવાની છે Y21Y22 Y23Y22બધા તમે ગણતરી કરી છે 36 એંગલ 116 6 ડિગ્રી અને બીજો એક 58 13 એંગલ 63 4 ડિગ્રી બે કિંમતોનો વિકલ્પ હશે જેથી આપણે 0 3846 એંગલ 180 ડિગ્રી બનીશું તેથી 0 3846 થશે તેવી જ રીતે Y23Y22 જે 35 77 એંગલ 116 6 ડિગ્રી અને બીજો એક 58 13 એંગલ 63 4 ડિગ્રી છે જેથી આપણે 0 6153 એંગલ 180 ડિગ્રી મેળવીશું તેથી 0 6153 તેથી આ સમીકરણ V2 માટેના પરિમાણો છે આ પુનરાવર્તિત પ્રક્રિયા માટે બદલાશે નહીં અને તેઓ સતત અચલ રહેશે એ જ રીતે આ સમીકરણો માટે પણ તમારે ગણતરી કરવી પડશે P3 jQ3Y33આ પછી તમે ગણતરી કરો Y31Y33તમે ગણતરી કરો કારણ કે તમે આને ગુણાકાર કરો છો 1Y33સાથે અને તે જ રીતે Y32Y33 જ્યારે તમે આને ગુણાકાર કરો ત્યારે તમે ગણતરી કરો કારણ કે આ શબ્દ અચલ રહેશે તેથી તેનો અર્થ એ કે જો તમે આવું કરો છો તો તમારું સમીકરણ V2p1 મા તમે આ બધા મુલ્યો લખો છો અને તમે તેની ગણતરી કરો છો તો P2 jQ2Y22 તેથી આ 0 0478 એંગલ 220 1 ડિગ્રી અડેવિભાજિત થશે 3846 હતી તેથી તે વત્તા 0 3846 V1છે અને અહીં પણ તે 0 6153 હતો તેથી તે 0 6153 વત્તા છે એ જ રીતે V3 માટે તમે ફરીથી ગણતરી કરો P3 jQ3Y33 હવે P3 Q3 બધા ગણતરી કરેલ છે અને ત્યા Y33 ની કિમત મૂકો તો તમને 0 0217 એંગલ 229 2 ડિગ્રી મળશે હવે તમારે ગુણોત્તર લેવાનો Y31 ના ભગ્યા Y33 તેથી Y31 તમને 31 62 એંગલ 108 4 ડિગ્રી તમે Y33 ની કિમત જણો છો 67 23 એંગલ 67 2 ડિગ્રી જેથી તે ખરેખર 0 47 એંગલ 175 6 ડિગ્રી જમણે આવી રહ્યો છે એ જ રીતે અન્ય એક છે Y32Y33ને Y32 મૂકો જે 35 77 એંગલ 116 6 ડિગ્રી અનેY33 જે 67 23 એંગલ માઇનસ 67 2 ડિગ્રીની બરાબર છે તમને 0 532 એંગલ 183 8 ડિગ્રી મળશે તેથી સમીકરણ iii એટલે કે આ સમીકરણો V3p1 તે આ રીતે લખી શકાય છે 0217 એંગલ 229 2 ડિગ્રી ભગ્યા ઓછા 0 47 એંગલ 175 6 ડિગ્રી ગુણ્યા V1 ઓછા 0 532 એંગલ 183 8 ડિગ્રી ગુણ્યા V2p1 જ્યા V2p1 ની કિમત મૂકતા આપણ ને સમીકરણ મળે છે આ સમીકરણ છે હવે આ સમીકરણ તમે સમીકરણ મા મૂકો અને તે નવુ સમીકરણ બનાવે છે તેથી બધાં અચલ પરિમાણો તમે પહેલાં ગણતરી કરો કારણ કે તે પેરામીટર તમારી પુનરાવર્તિત પ્રક્રિયા દરમ્યાન બદલાશે નહીં પછી તમે સમીકરણ અને સમીકરણ મા p0 મૂકો તેથી જ્યારે તમે p0 મૂકો જે તમને V21 જેથી આ તમને 0 0478 એંગલ 220 1 ડિગ્રી મલશે V20 અનુબદ્ધ વત્તા 0 3846V1 વત્તા 0 6153V3 તેથી V1 1 05 છે એ તમે જાણો છો એટલે કે 1 05 j0 0 એ તમે જાણો છો V30 બરાબર 1j0 એ પણ તમે જાણો છો અને V2 ની વેલ્યુ 1j0 છે આ નો મતલબ 1j0 નો અનુબદ્ધ કે જે એક થશે તેથી V21 એક ભાગ્યા 1j0 કે જે એક થશે 0 3846V1 V1 1 05j0 અને તમારી અન્ય મુદત 0 6153 ના પ્રારંભિક મૂલ્ય V30 1j0 તો પછી તમે આ બધાની ગણતરી કરો જો તમે આવું કરો છો V21 પ્રથમ પુનરાવર્તન 0 98305 ખૂણાની બાદબાકી 1 8 ડિગ્રી આવશે એ જ રીતે V3 મા પણ તમે ફરીથી p0 મૂકો તેથી V31 મલશે જે તમે પહેલેથી જ તેનાથી વિભાજીત કરેલુ છે V30 અનુબદ્ધ માથી 0 47 એંગલ 175 6 ડિગ્રી V1 બાદ અને હજુ માઈનસ 0 532 એંગલ 183 8 ડિગ્રી V2 કરતા આપણને V31 મળશે આ પહેલી પુનરાવૃત્તિ હતી તેનો અર્થ એ કે આ મૂલ્યો અહીં મુકતા નથી V20 નુ તાત્કાલિક મૂલ્ય આગામી સમીકરણમાં આવવું જોઈએ તેથી અહીંયાં V21 મળશે આ બધા પછી તમે V30 ની કિમ્મત V31 મા મૂકો અને અનુબદ્ધ લો જે તમને 1j0 નો અનુબદ્ધ માથી 0 47 એંગલ 175 6 ડિગ્રી 1 05 j0 બાદ અને માઈનસ 0 532 એંગલ 183 8 ડિગ્રી ગુણ્યા 0 98305 એંગલ માઈનસ 1 8 ડિગ્રી જેટલો મલશે હવે સાદુરુપ આપતા V31 તમને 1 0011 એંગલ માઈનસ 2 06 ડિગ્રી મળશે તેનો અર્થ એ કે પ્રથમ પુનરાવૃત્તિ પછીનુ પરિણામ છે જે V21 બરાબર 0 98305 માઇનસ 1 8 ડિગ્રી અને V31 બરાબર 1 0011 એંગલ માઇનસ 2 06 ડિગ્રી છે હવે જ્યારે તમે બીજા પુનરાવર્તન પર જાઓ ત્યારે આ મૂલ્યો અચલ રહે છે બધા અચલ પરિમાણો પહેલાં ગણવામાં આવે છે તેથી V2 ની બીજા પુનરાવૃત્તિ V22 બરાબર જ્યારે p1 લો તો તે તમને 0 478 એંગલ 220 1 તે ફિક્સ છે અને તે આપણને પહેલા પુનરાવર્તિત મૂલ્ય દ્વારા જે કંઈપણ મળ્યું છે તેનાથી વહેંચાયેલું છે કે જે V2 બરાબર 0 98305 એંગલ માઇનસ 1 8 ડિગ્રી છે તેથી 0 98305 એંગલ માઈનસ 1 8 ડિગ્રી કન્ઝ્યુકેટ પ્લસ 0 05 j0 0 આ પદ ખરેખર અચલ રહે છે કારણ કે V1 પણ અચલ છે કારણ કે તે સ્લેક બસ છે હવે આગળનુ પદ 0 6153 ગુણ્યા 1 011 એંગલમાં માઇનસ 2 06 ડિગ્રી ઉમેરતા જે તમને મળ્યું છે તે V31 તેથી જો તમે આવું કરો છો તો V22 નુ મુલ્ય બીજા પુનરાવર્તનમાં 0 98265 એંગલ માઇનસ 3 048 ડિગ્રી મળે તેવીજ રીતે V32 પણ તમે અહીં ગણતરી કરો છો તો આ પદ કહે છે તમારે V22 નુ મુલ્ય પહેલાં મેળવવું પડશે અને આ છે અને આ 1 0011 છે જે તમને પ્રથમ પુનરાવર્તનમાં મળ્યો હતુ હવે 1 0011 એન્ગલ માઈનસ 2 06 ડિગ્રી નો અનુબદ્ધ છે તેમાથી 0 471 એન્ગલ 175 6 ડિગ્રી ગુણ્યા 1 પદ બાદ કરો ખરેખર આ પદ અચલ રહે છે કારણ કે V1 પણ સ્લેક બસ છે જે બદલાતો નથી હજુ તેમાથી 0 532 એંગલ 183 8 ડિગ્રી ગુણ્યા V22 વોલ્ટેજ તમને તે અહીં મળ્યું છે 0 98265 એંગલ માઇનસ 3 048 ડિગ્રી આ મૂલ્યો આ તમે સીધા જ મૂકી શકો છો તેથી જો તમે આવું કરો છો તો V32 1 00099 એન્ગલ માઈનસ 2 6 ડિગ્રી આવશે તેથી આ ફક્ત બે પુનરાવર્તનો છે અમને ખાતરી નથી કે સોલ્યુશન કન્વર્ઝ છે કે નહીં તેથી જો તમે તમારા કેલ્ક્યુલેટર દ્વારા બીજા બે ત્રણ પુનરાવર્તનો કરો છો તો તમે કદાચ બરાબર માહીતી મેળવશો તેથી આ તે પગલાઓ છે કે જે તમે બતાવી શકો છો કે કેવી રીતે કોઈ ગૌસ સીડેલ પદ્ધતિનોઉપયોગ કરીને ગણતરી કરી શકાય છે કેવી રીતે કોઈ સમસ્યાનો હલ મેડવી શકાય છે તેથી ફક્ત બે પુનરાવર્તનો જ યોગ્ય છે જે આ પદ્ધતિને સમજવા માટે તે પૂરતું છે તેથી પછી બીજા પુનરાવર્તન પછી તમારું V22 બરાબર 0 98625 એંગલ માઇનસ 3 048 ડિગ્રી અને V32 બરાબર 1 00099 એંગલ માઇનસ 2 68 ડિગ્રી મળે છે તેથી આ તમારું V2V3 છે બીજા ઇટરેશન પછી ફક્ત તમને સ્લેક બસ પાવરની ગણતરી કરવાનું કહેવામાં આવ્યું છે તેથી બીજા પુનરાવર્તન પછી સમીકરણ 41 માંથી સ્લેક બસ પાવર મળે છે જેનો અર્થ છે કે આ સમીકરણ 41 બરાબર છે તે આપણે જોયું છે જ્યારે આપણે સ્લેક બસ પાવરના પગલા 4 ની ગણતરીમાં ગૌસ સીડેલ પદ્ધતિ માટેના બધા અલ્ગોરિધમનો સ્પષ્ટ કરે છે તેથી જ્યારે સ્લેક બસ પાવર માટે આપણે 1 ની બરાબર લઈ લીધી છે હવે અહી P1 ની લીમીટ k 1 થી n છે અને V1 Vk Ylkcosineθ1k - 𝛿1 𝛿k સમીકરણ 41 માંથી આ P1 એ જ રીતે Q1 માટે નુ પદ જમણી બાજુએ સમીકરણ 42 માં બતાવેલ છે P1k1nV1VkY1kcos1k 1k સમીકરણ 41 Q1k1nV1VkY1ksin1k 1k સમીકરણ 42 તેથી બીજા પુનરાવર્તન પછી n બરાબર 3 કારણ કે અમે તમારી ત્રણ બસ સમસ્યાને ધ્યાનમાં લઈ રહ્યા છીએ તેથી P1 ધ્યાનમાં લેવું માટે 41 મુ સમીકરણ મા k એ 1 થી 3 ની બરાબર છે V1 Vk Y1k cosθ1k - 𝛿1 𝛿k તેથી આ પ્રકારની ગણતરી કરવા તમારે ખૂબ ધીરજ રાખવી પડશે અન્યથા આ તમે સમીકરણને લખવાની વખતે શક્યતા છે કે તમે પદ ત્યાં ગુમાવી શકો છો બીજી સંભાવના એ છે કે ગણતરી વખતે ભૂલ કે કેલ્ક્યુલેટર મા ભૂલ થવાનીશક્યતા છેઅર્થ જો તમે ખૂબ જ ઝડપથી ગણતરી કરવાનો પ્રયાસ કરો છો તો તમારે ખૂબ કાળજી લેવી પડશે જો તમારી ગણતરી યોગ્ય રીતે કરવામાં આવશે નહી તો ભૂલની સંભાવના છે તેથી જો તમે આનો વિસ્તાર કરો છો તો તે મેગ્નીટ્યુડ બની જશે V1 હવે બીજા ઇટરેશન પછી તમને આ વોલ્ટેજ યોગ્ય રીતે બીજા ઇટરેશન પછી મળી ગયું છે અને બધા ખૂણા જાણીતા છે θ11 તે ખૂણો છે Y11 એંગલ્સ જાણીતા એંગલ છે Y12 Y13 બધા જાણીતા છે 𝛿1 અહીયા 0 છે કારણ કે સ્લેક બસ વોલ્ટેજ 1 05j0 𝛿1 અહીયા 0 છે અને 𝛿2 બીજા પુનરાવર્તન પછી 3 048 ડિગ્રી છે અને 𝛿3 બીજા પુનરાવર્તન પછી 2 68 ડિગ્રી તેથી અહીં તમારે આ બધા ડેટાને મૂકવા પડશે તેથી આ કિસ્સામાં V1 1 05 અને 𝛿10 તે સ્લેક બસ એંગલ છે હવે મેગ્નીટ્યુડ V2 0 અમે બીજા પુનરાવર્તન પછી ગણતરી કરી છે હમણાં મેં બતાવ્યું 𝛿2 3 048 V3 1 00099 અને 𝛿3 2 68 ડિગ્રી Y11 એ 53 85 છે અને તેનો કોણ તમે ગણતરી કરેલ છે તે 68 2 ડિગ્રી હતું હવે Y12 22 36 અને θ12 116 56 ડિગ્રી બધા ગણતરી Y13 31 62 ની બરાબર છે θ13 108 4 ડિગ્રી તેથી તમે આ બધી કિંમતો P1 માં મુકો અને તેથી જો તમે આવું કરો છો તો તમને મળશે P1 બરાબર 3 84 પ્રતિ યુનિટ મેગાવોટ મળશે હવે બેઝ એમવીએ 100 છે જો તમે તેનો P1 સાથે ગુણાકાર કરો તો તે 384 મેગાવોટ મળશે એ જ રીતે ફરીથી એલ્ગોરિધમનાં પગલા 4 ના સમીકરણ માટે મતલબ એ છે કે આ સમીકરણ તમે આ બસ માટે n 3 લગાડો અને જાણો કે સ્લેક બસ Q1 નો રીએક્ટીવ પાવર શું છે તેથી આ કિસ્સામાં તમે સમીકરણ 42 માં મૂક્યું છે એટલે કે આ સમીકરણ તમારું સમીકરણ 42 છે એના પરિણામ રૂપે Q1 બરાબર નીચે પ્રમાણે મલશે Q1k1nV1VkY1ksin1k 1k તે સ્લાઇડમા દર્શાવ્યુ તેવું હશે અને પછી તમે અહીં બધા ની કીમત મૂકો જેના પરિમાણોઅહીં આપ્યા છે તે બધા પરિમાણોમા તમે કિમત મૂકો અને તમે તેની ગણતરી કરો છો તો એકમ દીઠ ૧ 978786 આપણને મલી રહ્યું છે કે જે આપણ ને પર યુનિટ મા મળી રહ્યુ છે જ્યારે આ યુનિટ ખરેખર એકમ મેગાવોટ દીઠ છે મેગાવોટ નથી આ Q છે કે જે ને આપણે 100 દ્વારા ગુણાકાર કરેયે છે તે એકમ દીઠ છે એકમ દીઠ મેગા વર પર્યાપ્ત છે જે તમે ઇચ્છો છો તેનો અર્થ એ છે કે ખરેખર એકમ મેગા વાર છે જે યુનિટ દીઠ મેગાવોલ્ટમ્પરીએક્ટીવ બરાબર છે પરંતુ જો તમે ફક્ત એકમ દીઠ લો તો પણ કોઈ સમસ્યા નથી તેથી તે 100 માં 1 9786 ની બરાબર લીધેલુ છે તેથી 197 86 મેગાવોલ્ટમ્પરીએક્ટીવ આ બીજા ઇટરેશન પછીનું છે હવે ફરી સમીકરણ 34 થી તમે જે કાંઈ પણ કહો છો તે તમારો ખરેખર લાઇન પાવર વહે છે તે Pik છે અથવા તો એ પદ છે કે જે નું તમને સમીકરણ 34 મળ્યું છે તમે અહીં લખી રહ્યાં છો તે જ સમીકરણ છે ફક્ત ત્યા i 1 k 2 મૂકો તો આ છે તમારું વહેતા લાઇન પાવરનુ સૂત્ર હમણાં જ મૂક્યું તેમ i 1 k 2 અને બાકીની બધી કિંમતો મૂકો તેથી આ કિસ્સામાં તમે જ્યારે બધા ડેટા મૂકશો ત્યારે તમને મળશે P12 1 8189 એકમ યુનિટ દીઠ મેગાવોટ પાવર જો તમે આનો 100 વડે ગુણાકાર કરો તો તમને મળશે 181 89 મેગાવોટ એ જ રીતે જ્યારે તમારા i 1 k 3 P13 તમે સરળતાથી મેળવી શકો છો મારો અર્થ એ છે કે સમીકરણ 34 મા કીમતો મુકીને તમે શોધી શકો છો i 1 પછી k 2 i 1 k 3 i 2 k 3 P24 તમને બધા એ જ રીતે મળશે તેથી આ પણ આ જ વસ્તુ છે કે જે મા બધા ડેટા ને કીમતો મૂક્યા પછી અહીં તમને મળશે P13 2 0 મેગાવોટ યુનિટ દીઠ જો તેને 100 વડે ગુણાકાર કરવામા આવે તો તમને મળશે 200 મેગાવોટ એ જ રીતે P23 પણ જ્યારે તમે i 2 અને k 3 તેથી સ્લાઇડ મા સમીકરણ દર્શાવેલુ છે તે મા તમે કીમ્મત મૂકી દો તમને તે મળશે 03 મેગાવોટ બાદબાકી નુ ચિહ્ન સૂચવે છે કે પાવર ખરેખર 3 થી 2 તરફ વહી રહયો છે પરંતુ અહીયા 2 થી 3 તરફ છે તેથી બાદબાકી નુ ચિહ્ન બતાવ્યુ છે તમારો આભાર